નમસ્તે આજના વ્યાખ્યાનમાં હું વેલ્ડ કનેક્શન્સ વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું વેલ્ડ કનેક્શનની ડિઝાઈન પહેલાં હું વેલ્ડ કનેક્શનના ફાયદા અને ગેરફાયદા વિશે થોડી ચર્ચા કરીશ જેમ કે આપણે જોયું તેમ બોલ્ટ કનેક્શનના કિસ્સામાં ચોક્કસ ફાયદા અને ગેરફાયદા છે અને ક્ષેત્રની જરૂરિયાત મુજબ આપણે ચોક્કસ પ્રકારના જોડાણો પસંદ કરવા પડશે હવે બોલ્ટ જોડાણોની ડિઝાઇન પદ્ધતિ મૂળભૂત રીતે બે પ્રકારના બોલ્ટ છે એક બોલ્ટનો બેરિંગ પ્રકાર છે અને બીજો હાઈ ફ્રિકશન ગ્રીપ બોલ્ટ છે બે પ્રકારના બોલ્ટની રચના કરવામાં આવી છે અને ચોક્કસ સંખ્યામાં ઉદાહરણો તૈયાર કરવામાં આવ્યા છે હવે આ વ્યાખ્યાનમાં હું સૌપ્રથમ વેલ્ડ કનેક્શન વિશે ચર્ચા કરીશ વેલ્ડ એ મૂળભૂત રીતે ધાતુઓ ધાતુના ટુકડાને ગરમીના ઉપયોગ દ્વારા અને દબાણ સાથે અથવા તેના વગર જોડવાની પ્રક્રિયા છે અને વેલ્ડ કનેક્શનની વિવિધ પ્રક્રિયાઓ છે કારણ કે આપણે જોઈએ છીએ કે તે ફોર્જ વેલ્ડીંગ છે એક છે ફોર્જ વેલ્ડીંગ પછી થર્મીટ વેલ્ડીંગ પછી ગેસ વેલ્ડીંગ અને રેઝિસ્ટન્સ વેલ્ડીંગ અને પછી ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડીંગ આજકાલ ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડીંગ એ વેલ્ડીંગનો સૌથી લોકપ્રિય પ્રકાર છે જે આજના બજારમાં જોવા મળે છે હવે વેલ્ડ કનેક્શન પર આવીએ છીએ ચાલો પહેલા કે આપણને ચોક્કસ પ્રકારના ફાયદાઓ શું મળે છે તે જોઈએ છે પ્રથમ તો વેલ્ડ કનેક્શનને પ્લેટમાં કોઈ છિદ્રની જરૂર નથી તેથી ક્ષેત્રફળમાં કોઈ ઘટાડો ન થવો જોઈએ એટલે કે સ્ટ્રક્ચર ના મેમ્બર લોડ લેવા માટે વધુ અસરકારક રહેશે બીજું વેલ્ડ કનેક્શનમાં ફિલર પ્લેટ ગસેટ પ્લેટ કનેક્ટિંગ એંગલ વગેરેનો ઉપયોગ થતો નથી એટલે કે આવા કિસ્સાઓમાં સાંધા નું કુલ વજન ઓછું હશે હવે વેલ્ડ જોઈન્ટ આર્થિક હોવું જોઈએ કારણ કે ઓછી સામગ્રીની જરૂર છે તો આ છે ચોક્કસ ફાયદા અન્ય ફાયદા એ છે કે વેલ્ડ જોઈન્ટની કાર્યક્ષમતા રિવેટેડ અથવા બોલ્ટેડ જોઈન્ટ કરતાં વધુ છે કારણ કે શા માટે કાર્યક્ષમતા વધુ છે કારણ કે જ્યારે બોલ્ટ કનેક્શન અથવા રિવેટેડ કનેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આપણે છિદ્ર બનાવીએ છીએ અને છિદ્ર બનાવવાને કારણે નેટ વિસ્તાર નેટ પ્લેટનો અસરકારક વિસ્તાર ઓછો થવા જઈ રહ્યો છે અને તણાવ હેઠળનો આ વિસ્તાર ઓછો હશે અને તેથી બોલ્ટ જોઈન્ટની ક્ષમતા અથવા મજબૂતાઈ વેલ્ડ જોઈન્ટની તુલનામાં ઓછી હશે તેથી વેલ્ડ જોઈન્ટની કાર્યક્ષમતા બોલ્ટ અથવા રિવેટ જોઈન્ટની કાર્યક્ષમતા કરતાં તુલનાત્મક રીતે વધુ હશે હવે બીજો ફાયદો આપણે જોઈએ છીએ કે વેલ્ડ જોઈન્ટ જથ્થાબંધ રિવેટેડ અને બોલ્ટેડ જોઈન્ટ કરતાં વધુ સારા લાગે છે આપણે જોયું છે કે જો આપણે જોઈન્ટનો ચોક્કસ આકાર બનાવવો હોય તો આપણે વેલ્ડ જોઈન્ટ દ્વારા બનાવી શકીએ છીએ પરંતુ બોલ્ટેડ જોઈન્ટ અથવા રિવેટેડ જોઈન્ટના કિસ્સામાં તે વિશાળ દેખાશે કારણ કે વધારાના બોલ્ટ અને બોલ્ટ અથવા રિવેટ ઉમેરવામાં આવશે બીજો ફાયદો એ ફેબ્રિકેશન ની ઝડપ છે વેલ્ડ સાંધાના કિસ્સામાં ફેબ્રિકેશન ની ઝડપ રિવેટેડ સાંધા કરતાં ઘણી ઝડપી હશે અને સંપૂર્ણ જોઈન્ટ એટલે કે વેલ્ડ પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ કઠોર જોઈન્ટ પ્રાપ્ત કરી શકાય છે બોલ્ટેડ જોઈન્ટના કિસ્સામાં સંપૂર્ણ કઠોર જોઈન્ટ આપણે પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ આ કિસ્સામાં આપણે તેને બનાવી શકીએ છીએ પછી રિવેટ જોઈન્ટની સરખામણીમાં હાલની રચનામાં ફેરબદલ અને ઉમેરણ સરળ છે કારણ કે રિવેટ જોઈન્ટ સ્વભાવમાં સ્થાયી છે હાલના બંધારણને ઉમેરવું અથવા બદલવું મુશ્કેલ છે હવે આપણને બીજો મહત્વનો ફાયદો એ મળ્યો કે વેલ્ડીંગ પ્રક્રિયા દરમિયાન કોઈ અવાજ ઉત્પન્ન થતો નથી જેમ કે રિવેટિંગ પ્રક્રિયાના કિસ્સામાં અને વેલ્ડીંગ પ્રક્રિયામાં રિવેટની તુલનામાં ઓછી કામ કરવાની જગ્યાની જરૂર પડે છે અને મેં અગાઉ કહ્યું તેમ કોઈપણ સાંધાનો આકાર સરળતાથી બનાવી શકાય છે તો આ અમુક ચોક્કસ ફાયદા છે જે આપણે વેલ્ડ જોઈન્ટમાં મેળવીએ છીએ જો કે એવું નથી કે તમામ ફાયદા આપણને મળશે ત્યાં કોઈ ગેરફાયદા નથી આપણે ગેરફાયદા પણ મેળવીશું વેલ્ડેડ સાંધાના કિસ્સામાં આ બરડ પ્રકૃતિના હોય છે અને પરિણામે ફટીગની શક્તિ ઓછી હોય છે હવે ચાલો વેલ્ડ જોઈન્ટના ગેરફાયદા પર આવીએ વેલ્ડ જોઈન્ટ મૂળભૂત રીતે બરડ પ્રકૃતિના હોય છે અને તેથી તેનો અર્થ એ છે કે તેની ફટીગની શક્તિ તુલનાત્મક રીતે ઓછી હશે આ એક ગેરફાયદો છે અને બીજો ગેરલાભ એ છે કે વેલ્ડીંગ દરમિયાન મેમ્બરની અસમાન ગરમી અને ઠંડકને કારણે મેમ્બર વધારાના તાણના પરિણામે વિકૃત થઈ શકે છે તેથી વિકૃતિ આવી શકે છે અને વિકૃતિને કારણે વધારાનો તણાવ ચિત્રમાં આવી શકે છે પછી બીજો ગેરલાભ એ છે કે વેલ્ડીંગ માટે આપણને કુશળ મજૂર અને વીજળીની જરૂર છે ઉદાહરણ તરીકે જો આપણે દૂરસ્થ જગ્યાએ વીજળી ન હોય ત્યાં સ્ટ્રક્ચર બાંધવું હોય તો તે કિસ્સામાં વેલ્ડ જોઈન્ટ દ્વારા જવું મુશ્કેલ બનશે તેથી તે કિસ્સામાં જો આપણે બોલ્ટેડ સંયુક્ત વગેરે માટે જઈએ તો તે વધુ સારું રહેશે તેથી આ અન્ય ગેરલાભ છે પછી વેલ્ડેડ કનેક્શનમાં વિસ્તરણ અને સંકોચનની કોઈ જોગવાઈ નથી અને તેથી તિરાડોની સંભાવના છે તેથી આના કારણે તિરાડો વિકસી શકે છે અને વેલ્ડ વર્કનું નિરીક્ષણ રિવેટિંગ કામ કરતાં વધુ મુશ્કેલ અને ખર્ચાળ છે અને બીજો ગેરલાભ એ છે કે ઇન્ટરનલ એર પોકેટ સ્લેગ ઈનકલુઝન ઈનકમપ્લીટ પેનેટ્રેશન જેવી ખામીઓ શોધવી મુશ્કેલ છે તેથી જ્યારે આપણે વર્ષ દર વર્ષે જોઈન્ટની જાળવણી માટે જઈએ છીએ જ્યારે આપણે વેલ્ડ જોઈન્ટની તપાસ માટે જઈએ છીએ કે તેમાં કોઈ ખામી છે કે કેમ તે શોધવાનું ખૂબ મુશ્કેલ છે કારણ કે ઇન્ટરનલ એર પોકેટ અને અન્ય વગેરેની હાજરીને કારણે તે મુશ્કેલ હશે અને તેથી એર પોકેટ હાજરીને કારણે વેલ્ડ જોઈન્ટની તાણ તાકાત તુલનાત્મક રીતે ઓછી હશે તેથી વેલ્ડ જોઈન્ટના કિસ્સામાં આ મુશ્કેલ છે હવે વેલ્ડના પ્રકાર પર આવીએ છીએ આપણી પાસે ત્રણ પ્રકારના વેલ્ડ છે એક ફિલેટ વેલ્ડ છે ફિલેટ વેલ્ડ મૂળભૂત રીતે ઉપયોગમાં લેવાય છે જ્યારે 2 મેમ્બરને એકસાથે લેપ કરવામાં આવે છે ચાલો આપણે અહીં આવીએ ધારો કે બે મેમ્બર છે અને આ ઓવરલેપ થયેલ છે તો જ્યારે આપણે આમાં જોડવા જઈએ છીએ ત્યારે આપણે ઓવરલેપ ભાગમાં જોડાવાની જરૂર છે અને જો આપણે તે પ્લાનમાં જોશું તો આપણે જોઈશું કે આ કહે છે આ વેલ્ડેડ છે તો આ ભાગ આ છે અને આ ભાગ આ છે તેથી આ પ્રકારના વેલ્ડીંગને ફીલેટ વેલ્ડ કહેવામાં આવે છે એટલે કે જ્યારે 2 મેમ્બરને એકસાથે લેપ કરવામાં આવે છે 2 મેમ્બર જોડવાના હોય છે તે કિસ્સામાં આપણે ફીલેટ મેમ્બરનો ઉપયોગ કરી શકીએ છીએ અને ફીલેટ વેલ્ડના કિસ્સામાં અથવા મારે કહેવું જોઈએ કે 2 મેમ્બરઅલગ પ્લેનમાં જોડાયા હોય તેવા કિસ્સામાં પછી ફીલેટ વેલ્ડનો ઉપયોગ કરી શકાય છે જ્યારે 2 મેમ્બર એક જ પ્લેનમાં જોડાય ત્યારે આપણે બટ્ટ વેલ્ડનો ઉપયોગ કરી શકીએ છીએ ધારો કે આ એક મેમ્બર છે અને આ અન્ય મેમ્બર છે જે આપણે એક જ પ્લેનમાં જોડાઈશું તેથી આ કિસ્સામાં આપણે બટ વેલ્ડ કરી શકીએ છીએ અને આપણે વેલ્ડ સામગ્રીથી ભરી શકીએ છીએ અને તેમાં કમપ્લીટ પેનેટ્રેશન હોઈ શકે છે તેમાં ઈનકમપ્લીટ પેનેટ્રેશન હોઈ શકે છે વિવિધ પ્રકારના બટ વેલ્ડ છે હું પછીથી તેના પર આવીશ અને પેનેટ્રેશનની પ્રક્રિયા અનુસાર વેલ્ડની થ્રોટની જાડાઈ વ્યાખ્યાયિત કરવામાં આવશે અને મજબૂતાઈ હાથ ધરવામાં આવશે એટલે તાકાતની ગણતરી તે રીતે કરવામાં આવશે વેલ્ડનો બીજો પ્રકાર પ્લગ વેલ્ડ છે પ્લગ વેલ્ડની આવશ્યકતા છે જ્યારે પ્લગ વેલ્ડ મૂળભૂત રીતે ફિલેટ વેલ્ડનો એક પ્રકાર છે જ્યારે બે મેમ્બર એકસાથે જોડાયેલા હોય અને જોઈન્ટની લંબાઈ મર્યાદિત હોય ત્યારે તે જરૂરી છે ધારો કે એક મેમ્બર આવો છે અને બીજો મેમ્બર જોડાયેલ છે ખરું અને આપણી પાસે મર્યાદિત લંબાઈ છે મર્યાદિત લંબાઈનો અર્થ છે જો અહીં આપણે જોઈએ કે તે લંબાઈ આટલી છે તો કહો આ l1 છે અને આપણને આ l2 મળશે તેથી કુલ લંબાઈ ઉપલબ્ધ લંબાઈ અહીં 2 l1 l2 હશે કુલ લંબાઈ અને ધારો કે બળ એ સંયુક્ત સાથેનું બળ એટલું વધારે છે કે જરૂરી લંબાઈ LR લંબાઈ l ની જરૂરિયાત આવશ્યક લંબાઈ કરતાં ઘણી વધારે છે આપણે વચ્ચેની કુલ લંબાઈને સમાયોજિત કરવી પડશે તેથી આપણે શું કરી શકીએ આપણે અહીં સ્લોટ બનાવી શકીએ છીએ આપણે અહીં અમુક પ્રકારના સ્લોટ બનાવી શકીએ છીએ અને આપણે રસ્તો કાઢી શકીએ છીએ તેથી આ રીતે આપણે સ્લોટ દાખલ કરીને વેલ્ડ જોઈન્ટની લંબાઈ વધારી શકીએ છીએ તો આ રીતે સ્લોટ દાખલ કરીને વધારાની લંબાઈનું એડજસ્ટમેન્ટ કરી શકાય છે તો આ 3 પ્રકારના વેલ્ડ છે જે આપણે જોઈશું હવે હું ઝડપથી કેટલાક મૂળભૂત પ્રકારના વેલ્ડ અને તેના પ્રતીકો બતાવીશ પ્રતીકોનો અર્થ રેખાચિત્રમાં આપણે આ દોરી શકીએ છીએ આપણે આને રેખાચિત્રમાં દોરવા માટે સક્ષમ બનીશું તો આપણે શું કરીએ આપણે પેટા પ્રતિકનો ઉપયોગ કરીએ એટલે કે જો આપણે આના જેવું ચોક્કસ પ્રતીક ઉપયોગ કરીએ તો તેનો અર્થ એ કે આ ફીલેટ વેલ્ડ છે તેવી જ રીતે બટ વેલ્ડ ના સંદર્ભમાં જો ચોરસ પરંતુ વેલ્ડને જોડવામાં આવે તો જો ચોરસ બટ વેલ્ડ નો ઉપયોગ કરવામાં આવે તો રેખાચિત્રમાં આપણે આ સમાંતર રેખા 2 સમાંતર રેખાનો ઉપયોગ કરીએ છીએ તો તેનો અર્થ એ કે જ્યારે સમાંતર રેખા હોય તેનો અર્થ એ છે કે આપણે સમજીએ છીએ કે આ ચોરસ બટ છે એ જ રીતે સિંગલ V બટ જોઈન્ટ જો આપણે V લખીએ તો તેનો અર્થ એ કે તે સિંગલ V બટ જોઈન્ટ છે જ્યાં જોઈન્ટ આના જેવો હશે ફરીથી જો આપણે ડબલ V બટ જોઈન્ટ પર આવીએ તો તે X જેવો હશે જ્યારે જોઈન્ટ સિંગલ U બટ હોય ત્યારે આપણે આના જેવું પ્રતીક બનાવશું તેથી ડબલ U બટ જોઈન્ટના કિસ્સામાં તેનું પ્રતીક આના જેવું હશે સિંગલ V બટ જોઈન્ટના કિસ્સામાં તેનું પ્રતીક આ હશે તેથી આપણે રેખાચિત્ર શીટમાં વિવિધ પ્રકારના વેલ્ડ માટે વિવિધ પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ તેથી આપણે જાણવું જોઈએ કે ચિત્રમાં કયું પ્રતીક આપવામાં આવ્યું છે અને તેનો અર્થ શું છે એ જ રીતે ડબલ V ડબલ બેવલ બટ જોઈન્ટ સિંગલ j બટ જોઈન્ટ ડબલ j બટ જોઈન્ટ આપણે તેના પ્રતીકના સંદર્ભમાં પણ વાપરી શકીએ છીએ હવે વેલ્ડનો આકાર જ્યારે તે સપાટ હોય ત્યારે તેનું પ્રતીક આ પ્રકારનું હોય છે અને જ્યારે બહિર્મુખ હોય ત્યારે તેનું પ્રતીક આપણે આ રીતે વાપરીએ છીએ અને જ્યારે અંતર્મુખ હોય ત્યારે આપણે આના જેવું પ્રતીક વાપરીશું તો ફિલેટ વેલ્ડ પર આવતા આપણે 3 પ્રકારના વેલ્ડ જોયા છે આપણે ઉપયોગ કરીએ છીએ એક છે ફીલેટ વેલ્ડ પછી બટ વેલ્ડ અને પછી સ્લોટ વેલ્ડ તો પહેલા આપણે ફિલેટ વેલ્ડ તેના વિવિધ પરિમાણો વિશે ચર્ચા કરીશું પછી આપણે ફિલેટ વેલ્ડ જોઈન્ટ માટેની ડિઝાઇન પદ્ધતિ જોઈશું પછી આપણે બટ વેલ્ડ જોઈન્ટ માટે જઈશું અને છેલ્લે આપણે સ્લોટ વેલ્ડ જોઈન્ટ્સ માટે જઈશું તો ફિલેટ વેલ્ડના કિસ્સામાં આપણે જાણીએ છીએ કે જ્યારે બે લેપ્ડ પ્લેટ ને જોડવાની હોય ત્યારે સામાન્ય રીતે ફીલેટ વેલ્ડનો ઉપયોગ થાય છે અને ફીલેટ વેલ્ડના કિસ્સામાં આપણે જાણીએ છીએ કે આ શબ્દો ફીલેટ વેલ્ડના કિસ્સામાં ઉપયોગમાં લેવાશે કહો ફિલેટ વેલ્ડનું કદ શું છે ફિલેટ વેલ્ડનું કદ કેવી રીતે વ્યાખ્યાયિત કરવું આ પછી આપણે ચર્ચા કરીશું કે ફીલેટ વેલ્ડનું થ્રોટ થ્રોટ અને અથવા તે ફીલેટ વેલ્ડની થ્રોટની જાડાઈ શું છે પછી ફીલેટ વેલ્ડની અસરકારક લંબાઈ આપણે ફીલેટ વેલ્ડની લંબાઈ જાણીએ છીએ પરંતુ અસરકારક લંબાઈ શું છે પછી અન્ય શબ્દ આપણે ફીલેટ વેલ્ડમાં વાપરીશું તે છે અંતિમ વળતર પછી ઓવરલેપ પછી બાજુની ફીલેટ તૂટક તૂટક ફીલેટ સિંગલ ફીલેટ વેલ્ડ અને ફીલેટ વેલ્ડની સ્વીકાર્ય તાણ અને મજબૂતાઈ આપણે શોધવાનું છે કે ફીલેટ વેલ્ડની સ્વીકાર્ય તાકાત શું છે તેથી આ શરતોનો ઉપયોગ ફિલેટ વેલ્ડ ડિઝાઇનના કિસ્સામાં વારંવાર કરવામાં આવશે તેથી આપણે એક પછી એક આના અર્થ વિશે જાણવાની જરૂર છે ફિલેટ વેલ્ડની શરતો ફિલેટ વેલ્ડની વિવિધ શરતો તેથી હું તેનો અર્થ કહેવા જઈ રહ્યો હતો હું વેલ્ડનું કદ કહી રહ્યો હતો તેથી જો આપણે અહીં જોઈએ કે બે મેમ્બર એકસાથે ગરમીના ઉપયોગથી જોડાયા છે તો આ ફ્યુઝન ઝોન હશે જ્યાં મેમ્બર જોડાયા છે હવે આ તે ભાગ છે જેને રુટ કહેવામાં આવે છે તેથી રુટથી ટો સુધીની લંબાઈને લેગ કહેવામાં આવે છે અને આ લેગ ના વેલ્ડનું કદ હશે અને આ એક વેલ્ડ ફેસ છે અને આપણે જોશું કે ત્યાં થોડી વધારાની ડિપોઝિટ છે એટલે કે જો આપણે આ પગથી આ તરફ એક સીધી રેખા બનાવીએ આપણે જોઈશું કે આ વધારાની ડિપોઝિટ છે જે કોલ મજબૂતીકરણ છે બરાબર તેથી વેલ્ડનું કદ જો આપણે વ્યાખ્યાયિત કરીએ તો આપણે કહી શકીએ કે ફીલેટ વેલ્ડના જમણા ખૂણો ધરાવતા કદને લેગ કહેવામાં આવે છે મેં આકૃતિમાં બતાવ્યું છે તો વેલ્ડનું કદ લઘુત્તમ લેગની લંબાઈ દ્વારા દર્શાવેલ છે લંબાઈ વેલ્ડના રુટથી વેલ્ડના ટો સુધીનું અંતર છે જે ફ્યુઝન ફેસ સાથે માપવામાં આવે છે તેથી જો આપણે જોઈએ કે વેલ્ડનું કદ જો આપણે જોઈએ તો આ વેલ્ડનું કદ હશે તેથી અહીં લંબાઈ હશે અને અહીં બીજી લંબાઈ હશે તેથી આ બેમાંથી ન્યૂનતમ વેલ્ડનું કદ હશે હવે વેલ્ડનું ન્યૂનતમ કદ IS 800 2007 ના કોષ્ટક 21 ના કલમ 10 5 3 માં આપવામાં આવ્યું છે તેથી તે મેમ્બરના જાડા ભાગની જાડાઈ મેમ્બરના જાડા ભાગની જાડાઈ પર આધાર રાખે છે ધારો કે 2 મેમ્બર એકબીજા સાથે જોડાયેલા છે તેથી તે એક જ જાડાઈની હોઈ શકે છે તે અલગ અલગ જાડાઈની હોઈ શકે છે હવે વેલ્ડનું લઘુત્તમ કદ આપણે આ આધારે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે જો પાતળા ભાગની જાડાઈ 10 મીમી સુધી હોય તો વેલ્ડનું લઘુત્તમ કદ 3 મીમી હશે તેવી જ રીતે 10 થી 20 મીમી સુધી જો જાડા ભાગની જાડાઈ હોય તો વેલ્ડનું લઘુત્તમ કદ 5 મીમી હશે એ જ રીતે 20 થી 32 માટે તે 6 મીમી અને તેથી વધુ હશે તેથી આ વિગતો IS 800 2007 ના કોષ્ટક 21 માં આપવામાં આવી છે તેથી આપણે ફીલેટ વેલ્ડ ડિઝાઇન કરતી વખતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે કેટલીક બાબતો યાદ રાખવાની છે જેમ કે જ્યારે ફીલેટ વેલ્ડનું લઘુત્તમ કદ પાતળા ભાગની જાડાઈ કરતા વધારે હોય ત્યારે ખાસ કરીને વેલ્ડનું લઘુત્તમ કદ પાતળા ભાગની જાડાઈ તરીકે લેવું જોઈએ તેથી લઘુત્તમ કદ પાતળા ભાગની જાડાઈ કરતાં વધુ ન હોઈ શકે પછી જ્યારે જાડો ભાગ 50 મીમીથી વધુ જાડો હોય ત્યારે પ્રીહિટીંગ વગેરે જેવી વિશેષ સાવચેતી લેવામાં આવશે અને કલમ 10 1 મુજબ ડીપ પેનીટ્રેશન વેલ્ડ માટે જ્યાં રૂટ રન થી આગળની પ્રવેશની ઊંડાઈ ઓછી માં ઓછી 2 4 મીમી હોય ત્યારે માપ ફાઇલેટ વેલ્ડનું લઘુત્તમ લેગનું કદ 2 4 મીમી છે અને આ ફીલેટ વેલ્ડના લઘુત્તમ કદ જેટલું છે હવે કોડમાં મહત્તમ કદ પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે કે જે પાતળા ભાગની જાડાઈ 1 5મીમી છે તે ઉપર જઈ શકે છે એટલે કે આપણે જાણીએ છીએ તે પાતળા ભાગની જાડાઈ અને મહત્તમ કદ આપણે તે પાતળા ભાગની જાડાઈ 1 5મીમી બની શકે છે એ જ રીતે ખૂણાના કિસ્સામાં ફિલેટ વેલ્ડનું મહત્તમ કદ એંગલની નોમિનલ જાડાઈના ત્રણ ચતુર્થ ભાગનું હોય છે હવે હું આવીશ હવે હું થ્રોટ ની અસરકારક જાડાઈ વિશે ચર્ચા કરીશ જેમ કે મેં કહ્યું કે એક વેલ્ડનું કદ છે તેથી જો આપણે જોઈએ કે જો આપણે આકૃતિ બનાવીએ કે આ વેલ્ડનું કદ છે અને આ આ રુટ છે અને રુટ થી લેગ સુધી વેલ્ડનું કદ છે અને જો જુદી જુદી દિશામાં વેલ્ડનું કદ એકસરખું છે તો આપણે S અથવા તેનું લઘુત્તમ લખી શકયે છે હવે અહીં વધારાની થાપણો થાય છે જેને મજબૂતીકરણ કહેવામાં આવે છે અને આ વધારાની થાપણ આપણે જોઈન્ટની કાર્યક્ષમતા વધારવા માટે પ્રદાન કરીએ છીએ હવે જો આપણે નામ આપીએ તો ધારો કે A B C હવે રુટથી હાયપોજેનસ સુધી લંબ અંતર વેલ્ડની જાડાઈ હશે તેથી જો આ D હોય તો વેલ્ડની જાડાઈ થ્રોટની જાડાઈ BD હશે જ્યાં કદ BC અથવા AB હશે હવે T અને S વચ્ચેનો સંબંધ કેવી રીતે શોધવો તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ત્રિકોણ ABC માં આપણે લખી શકીએ કે AB ²નહીં નહીં ત્રિકોણ ABD માં જો આપણે ત્રિકોણ ABD માં લખીએ તો AB નો વર્ગ AD ² BD² થશે તો આના પરથી આપણે શોધી શકીએ છીએ કે BD એ AB ² AD ² બરાબર છે તો હવે AB એ બીજું કંઈ નથી પણ AB ને આપણે S તરીકે લખી શકીએ તો આ S ² AD છે AD એ AC 2 છે બરાબર તો આપણે લખી શકીએ AD એ S વર્ગમૂળ 2 બરાબર કારણ કે AD એ AC 2 છે AC એટલે AB ² AC ² નું વર્ગમૂળ એટલે કે S ² S ²એટલે કે વર્ગમૂળ 2S 2 એટલે કે S વર્ગમૂળ 2 તેથી AD આપણે S 2 દ્વારા જાણીએ છીએ તેથી આમાંથી આપણે BD ની કિંમત શોધી શકીએ છીએ તેથી જો આપણે જોઈએ તો અંતે આપણે BD ની કિંમત S વર્ગમૂળ 2 દ્વારા શોધી શકીએ છીએ તેનો અર્થ એ છે કે થ્રોટની જાડાઈ T S S વર્ગમૂળ 2 સાથે મળી શકે છે એટલે કે 0 707S અથવા આપણે 0 7S લખી શકીએ છીએ તેથી આપણે થ્રોટની જાડાઈ અને વેલ્ડના કદ વચ્ચેનો સંબંધ આ રીતે શોધી શકીએ છીએ જો વેલ્ડનું કદ S હોય તો થ્રોટની જાડાઈ 0 707S હશે હવે આ કાટકોણ ત્રિકોણ માટે સાચું છે જો તે કાટખૂણો હોય તો આપણે આ સંબંધ શોધી શકીએ છીએ પરંતુ જુદા જુદા ખૂણા વિશે શું થશે તેનો અર્થ એ છે કે જો તેને આ રીતે જોડવામાં આવે તો તે કાટકોણ નથી બરાબર તો આ કિસ્સામાં શું થશે જેથી IS 800 ના ક્લોઝ 10 1 માં છે તે કોડમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે તે કહેવામાં આવે છે કે થ્રોટની જાડાઈ 3 મીમી કરતાં ઓછી નહીં હોય અને સામાન્ય રીતે ખાસ સંજોગોમાં 0 7t અથવા 1t કરતાં વધુ નહીં હોય જ્યાં t પાતળી પ્લેટની જાડાઈ છે આ થ્રોટની જાડાઈ વિશે છે પરંતુ હું જે કહેતો હતો તે હું અહીં કહીશ કે T થ્રોટની જાડાઈ S માં અમુક સ્થિરતા સાથે હશે એટલે કે થ્રોટની જાડાઈ જો T એ થ્રોટની જાડાઈ હોય અને S એ વેલ્ડની જાડાઈ એટલે વેલ્ડનું કદ પછી K અને K એ સ્થિરાંક છે જે ફ્યુઝન ફેસ વચ્ચેના કોણ પર આધાર રાખે છે એટલે કે જો ફ્યુઝન ફેસ આવો હોય તો આ K 0 707 S બની શકતો નથી તો આ વેલ્યુ શું હશે જે IS 800 માં ટેબ્યુલર સ્વરૂપમાં આપવામાં આવી છે જે હું અહીં બતાવી રહ્યો છું IS 800 2007 ના કોષ્ટક 22 માં તેથી કલમ 10 2 માં આપણે જોઈશું કે જો ફ્યુઝન ફેસ વચ્ચેનો ખૂણો 60 થી 90 ડિગ્રી હોય તો K ની કિંમત 0 7 હશે તેવી જ રીતે 91 થી 100 ડિગ્રી માટે K ની કિંમત 0 65 હશે 101 થી 106 ડિગ્રી તે 0 6 છે જેમ કે 0 55 અને 0 5 એટલે કે મહત્તમ મૂલ્ય 0 7 છે તેથી K નું મહત્તમ મૂલ્ય 0 7 છે જે ત્યારે બને છે જ્યારે ફ્યુઝન ફેસ વચ્ચેનો ખૂણો 60 થી 90 ડિગ્રી હોય જો તે તેનાથી વધુ હશે તો K ની કિંમત ઘટી જશે તો આપણે આ કોષ્ટકમાંથી K ની કિંમત લેવી પડશે હવે અસરકારક લંબાઈ પર આવીએ છીએ તેથી અસરકારક લંબાઈ વેલ્ડના વિસ્તાર પરથી શોધી શકાય છે કે જેના માટે વેલ્ડની અસરકારક થ્રોટની જાડાઈનો ઉલ્લેખિત કદ અસ્તિત્વમાં છે આટલી અસરકારક વેલ્ડની અસરકારક લંબાઈ આપણે ગણતરી કરી શકીએ છીએ એટલે કે જ્યારે આપણે વેલ્ડીંગ કરવા જઈએ છીએ ત્યારે ધારો કે આપણી લંબાઈ આટલી છે તો જો આપણે કહીએ કે આ અસરકારક લંબાઈ છે તો કુલ લંબાઈ l 2S થશે કુલ લંબાઈ અને જો તે અસરકારક લંબાઈ છે તો શા માટે 2S નો અર્થ અમે ધારીએ છીએ કે તેનો અર્થ એ છે કે આપણે માનીએ છીએ કે મજબૂતાઈ લંબાઈ દ્વારા વહન કરવામાં આવશે જેને અસરકારક લંબાઈ કહેવામાં આવે છે પરંતુ આ le દ્વારા તાકાત હાથ ધરવામાં આવી રહી છે તેની ખાતરી કરવા માટે આપણે 2 બાજુમાં થોડી વધુ પ્રદાન કરવી પડશે તેથી કુલ લંબાઈ આપણે થોડી વધારે કરીશું બરાબર અને આ અસરકારક લંબાઈ વેલ્ડના કદ કરતાં ચાર ગણી ઓછી હોવી જોઈએ નહીં એટલે કે ન્યૂનતમ અસરકારક લંબાઈ આ l માં ઓછી 4S લખવી જોઈએ જ્યાં S એ વેલ્ડનું કદ છે તો આ આપણે અનુસરવાનું છે હવે ફિલેટ વેલ્ડની ડિઝાઇન સ્ટ્રેન્થ પર આવીએ છીએ જ્યારે આપણે ફીલેટ વેલ્ડ જોડાણ ની મજબૂતાઈની ગણતરી કરવા જઈએ છીએ ત્યારે આપણે એ શોધી કાઢવું પડશે કે સાંધાની સ્વીકાર્ય તાકાત અને સ્વીકાર્ય તાકાત અસરકારક વિસ્તાર સ્વીકાર્ય તાણ તે સાંધાની સ્વીકાર્ય તાકાત અથવા સ્વીકાર્ય બળ હશે તેથી તેની ગણતરી આ સૂત્ર પરથી કરી શકાય છે જે IS 800 માં આપેલ છે એટલે કે Pdw એ fu Lw te વર્ગમૂળ 3 γ mw બરાબર છે જ્યાં Pdw એ ફિલેટ વેલ્ડની ડિઝાઇન તાકાત છે અને fu એ વેલ્ડ નો અંતિમ તાણ છે Lw વેલ્ડની લંબાઈ છે જેને અસરકારક લંબાઈ કહેવાય છે કુલ લંબાઈ નહીં અને te અસરકારક થ્રોટની જાડાઈ છે જે 0 7S અસરકારક થ્રોટની જાડાઈ છે હવે γ mw એ આંશિક સલામતી પરિબળ છે આ શોપ વેલ્ડીંગ માટે 1 25 હોઈ શકે છે અને આપણે સાઇટ વેલ્ડીંગ γ mw માટે 1 5 ગણી શકીએ છીએ γ mw એ વેલ્ડ જોડાણ માટે આંશિક સલામતી પરિબળ છે અને આ મૂલ્ય શોપ વેલ્ડીંગ માટે 1 25 અને 1 5 સાઇટ વેલ્ડીંગ તરીકે લઈ શકાય છે તો S એ વેલ્ડનું કદ છે S એ વેલ્ડનું કદ છે આપણે શોધી શકીએ છીએ એટલે કે t ને S વર્ગમૂળ 2 અથવા K S K નું મૂલ્ય કોડમાં આપ્યા મુજબ આપેલ કોષ્ટકમાંથી શોધી શકાય છે તેથી આપણે આ ફોર્મ્યુલા પરથી ફિલેટ વેલ્ડની ડિઝાઇનની મજબૂતાઈની ગણતરી કરી શકીએ છીએ Pdw એ fu Lw te વર્ગમૂળ 3 γ mw છે મૂળભૂત રીતે fu વર્ગમૂળ 3 γ mw વેલ્ડમાં એરિયામાં સ્વીકાર્ય તણાવ છે વિસ્તાર Lw te છે આ અસરકારક વિસ્તાર છે બરાબર અને આ વેલ્ડ fu માં વર્ગમૂળ 3 γ mw સ્વીકાર્ય તણાવ છે હવે જો આપણે ડિઝાઈનની પ્રક્રિયા પર જઈશું તો આપણે જોઈશું કે પહેલા આપણે શું કરવાનું છે આપણે વેલ્ડનું કદ ધારવું પડશે ધારો કે આપણે વેલ્ડ જોઈન્ટ ડિઝાઇન કરવા જઈ રહ્યા છીએ આપણને ચોક્કસ લોડ આપવામાં આવ્યો છે તો આપણે શું કરી શકીએ કાં તો જો આપણે જોઈએ કે લંબાઈ સતત છે એટલે કે આપણી પાસે ચોક્કસ લંબાઈ છે તો પછી આપણે શોધી શકીએ છીએ કે વેલ્ડની થ્રોટની જાડાઈ અને વેલ્ડનું કદ શું હશે બીજી રીતે પણ આપણે કરી શકીએ છીએ આપણે માપ નક્કી કરી શકીએ છીએ મહત્તમ અને લઘુત્તમ માપદંડો માંથી વેલ્ડ અને આપણે અસરકારક લંબાઈ Lw અને પછી કુલ લંબાઈ શોધી શકીએ છીએ બરાબર તો એક રીતે આપણે જે કરી શકીએ તે પહેલા આપણે બનાવી શકીએ આપણે મેમ્બરની જાડાઈના આધારે વેલ્ડનું કદ ધારી શકીએ અને પછી વેલ્ડની ડિઝાઇન તાકાતને બાહ્ય પરિબળ લોડ સાથે સરખાવીને ફોર્મ્યુલા જે મેં છેલ્લી સ્લાઇડમાં આપી છે વેલ્ડની અસરકારક લંબાઈ ગણતરી કરવામાં આવે છે જો લંબાઈ 150te કરતાં વધી જાય તો આપણે કલમ 10 50 3 માં સૂચવ્યા મુજબ વેલ્ડની ડિઝાઇન ક્ષમતા ઘટાડવી પડશે અને તે નીચે આપેલ છે તેથી તે ઘટાડાનું પરિબળ β Lw હશે જે આ સૂત્ર દ્વારા આપવામાં આવ્યું છે જે 1 2 0 2 lj 150 te છે જ્યાં lj એ બળ સ્થાનાંતરણની દિશામાં જોઈન્ટની ફોર્સ ટ્રાન્સફર લંબાઈની દિશામાં જોઈન્ટની લંબાઈ છે અને te એ વેલ્ડની થ્રોટની જાડાઈ છે તેથી આમાંથી આપણે ઘટાડાનું પરિબળ β Lw શોધી શકીએ છીએ અને જો સાંધાની લંબાઈ 150te કરતાં વધી જાય તો વાસ્તવિક તાકાત શોધવા માટે આપણે આ પરિબળને ગુણાકાર કરવો પડશે પછી બીજી બાબત એ છે કે વેલ્ડના કદના બમણા સમાન લંબાઈના અંતિમ વળતર રેખાંશ ફીલેટ વેલ્ડના દરેક છેડે આપવામાં આવે છે તે શું છે ચાલો તે સ્લાઈડ પર આવીએ આને એન્ડ રીટર્ન કહેવામાં આવે છે એટલે કે જ્યારે સાંધાની લંબાઈ આટલી હોય ત્યારે આપણે આ મૂલ્યનું એન્ડ રીટર્ન આપવું પડશે અને તે છે 2S તો આ રીટર્ન આ 2S છે બરાબર તેથી જો આપણે અહીં આ દિશામાં અને આ દિશામાં વેલ્ડ આપીએ અને જો તેને ખૂણા સુધી લંબાવવામાં આવે તો આપણે વધુ 2S સુધી લંબાવવું પડશે જેને એન્ડ રીટર્ન કહેવાય છે અને બીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આ ઓવરલેપ છે લેપ જોઈન્ટ્સનું ઓવરલેપ પાતળી પ્લેટની જાડાઈ કરતાં ચાર ગણી અથવા 40 મીમી બેમાંથી જે ઓછું હોય તે ન હોવું જોઈએ આ પણ આપણે ડિઝાઇન કરતી વખતે ધ્યાનમાં રાખવું પડશે તો આ બધું ફિલેટ વેલ્ડની ડિઝાઇન સ્ટ્રેન્થની ગણતરી વિશે છે આપણે જોયું કે ફિલેટ વેલ્ડ ની ડિઝાઇન સ્ટ્રેન્થ Pdw કેવી રીતે શોધી શકાય જે મૂળભૂત રીતે fub વર્ગમૂળ 3 γ mw Lw te fu વર્ગમૂળ 3 γ mw મૂળભૂત રીતે વેલ્ડનો સ્વીકાર્ય તણાવ છે જ્યારે fu એ વેલ્ડ મેટલનો અંતિમ તાણ છે અને Lw એ અસરકારક લંબાઈ છે કુલ લંબાઈ નહીં અને te એ અસરકારક થ્રોટની જાડાઈ છે જેનો અર્થ થાય છે કે કદ વર્ગમૂળ 2 અથવા K S માં વિભાજીત થાય છે ફ્યુઝન K મૂલ્યનો કોણ કોષ્ટકમાંથી ગણતરી કરી શકાય છે અને તેમાંથી આપણે K મૂલ્ય આપી શકીએ છીએ તો આ રીતે આપણે વેલ્ડ કનેક્શનની ડિઝાઇનની મજબૂતાઈ શોધી શકીએ છીએ આભાર